ડીસાસ્ટર રિકવરી એન્ડ બિલ્ડ બેક બેટરના disaster recovery and build back better આપત્તિ પુનપ્રાપ્તિ અને વધુ સારી રીતે નિર્માણ આ કોર્સમા તમારુ સ્વાગત છે આજે આપણે બિલ્ટ એન્વાયરમેન્ટ પ્રોફેશન built environment professions બિલ્ટ પર્યાવરણ વ્યવસાયો અને ડીસાસ્ટર રિસ્ક રીડકશન disaster risk reduction આપત્તિ જોખમ ઘટાડવા વિશે વાત કરીશું ત્સુનામીની પુનપ્રાપ્તિ સુધીમાં વૉલેન્ટરી ઓર્ગનાઇઝેશનની voluntary organizations સ્વૈચ્છિક સંસ્થાઓ ટર્મમાં term શબ્દ કે કોઈ ડેવલોપમેન્ટ એજન્સીસ development agencies વિકાસ એજન્સીઓ કે કોઈ લોકલ NGO જેવા ઘણા વ્યાવસાયિકો સામેલ થયા આમ ઘણા પ્રોફેશનલ યંગસ્ટર professional youngster વ્યવસાયિક યુવાનો અને ઇન્ડીવિડયુઅલ individualવ્યક્તિગત કે ગ્રુપો groupજૂથ કે જેઓ આપત્તિની તાત્કાલિક અસર હેઠળ શામેલ થવાના પ્રયાસો કરે છે તેઓ કોઈ પ્રકારની સહાયમાં સામેલ થવા અથવા ફાળો આપવાનો પ્રયત્ન કરતા હતાં ખાસ કરીને બિલ્ટ એન્વાયરમેન્ટમાં built environment પર્યાવરણ પર આધાર કારણ કે આપણે અત્યારે વિવિધ શાખાઓથી સમાયેલા બિલ્ટ એન્વાયરમેન્ટના પર્સ્પેક્ટિવથી built environment perspective પર્યાવરણ પર રાખેલા આધારના દ્રષ્ટિકોણથી વાત કરી રહ્યા છીએ મારા પોતના અનુભવ પ્રમાણે જણાવું તો હું જ્યારે દેવનામ પટ્ટિનમ ગામમાં હતો અને થોડા માછીમારોનું ગામમાં દસ્તાવેજીકરણ કરતો હતો ત્યારે ઘણા ડેન્ટિસ્ટ dentist દંતચિકિત્સક નાના માછીમારોના હેમ્લેટ્સમાં તેના પુનર્નિર્માણના ભાગમાં શામેલ થયા હોવાનું પણ સામે આવ્યું છે તેથી તેઓ કેટલીક એનજીઓ સાથે સંકલન કરી રહ્યા હતા તેથી તેનો અર્થ તે પણ છે કે તબીબી વ્યવસાય સિવાય તે કેવી રીતે જુદી જુદી રીતે રોકાયેલા છે અને ખરેખર એક બાજુ તે જોવું ઉત્સાહજનક હતું કે જુદા જુદા વ્યવસાય હોવા છતાં તે લોકો આશ્રયસ્થાનમાં કેવી રીતે ફાળો આપતા અને બીજી બાજુ તમે જાણો છો એ મુજબ તેની પ્રોસેસ process પ્રક્રિયા તેના પ્રોફેશન profession વ્યવસાય સાથે રેલેવન્ટ relevant સુસંગત નથી જે પણ જોવું રહ્યું તેથી તે રીતે આપણે વિવિધ વ્યવસાયોનો એક સરસ ઓવરલેપ જોઈ શકીએ છીએ જેમ કે ઇજનેરની ભૂમિકા શું છે આર્કિટેક્ટની ભૂમિકા શું છે વેલ્યુઅરની valuer મૂલ્યવાન ભૂમિકા શું છે તેથી આ બધા વ્યાવસાયિક વ્યક્તિઓ બિલ્ડિંગ બેક બેટર building back betterવધુ સારી રીતે નિર્માણ માટે ફાળો આપવા માટે ભેગા થાય છે તેથી અહીં દરેક વ્યવસાયની વિવિધ કેટેગરીઓ category વર્ગ અને ભૂમિકાઓ અને જવાબદારીઓને વર્ગીકૃત કરવું અને તે કેવી રીતે આપત્તિ જોખમ ઘટાડવામાં ફાળો આપી શકે છે અને બિલ્ટ એન્વાયર્નમેન્ટ પ્રેક્ટિસમાંbuilt environment practice પર્યાવરણ નિર્માણનો પ્રયાસ વધુ કેન્દ્રિત કરવા જાર્ગનને સમજવું જરૂરી છે આમ તમામ NGO એનજીઓ કે જે માનવતાવાદી ક્ષેત્રમાં કાર્યરત છે તે કોર્પોરેટરો corporate કાયદાથી અનેક ઘટકો કે વ્યક્તિ મળીને બનેલું માટે એક માર્ગદર્શિકા છે તે લંડન યુનિવર્સિટીના વેસ્ટ મિંસ્ટરના મેક્સ લોકસેન્ટર દ્વારા વિકસાવવામાં આવ્યું હતું જ્યાં હું તે સમયે મારા સંશોધનમાં ડોક્ટરેટ કરી રહ્યો હતો અને મારા સુપરવાઇઝર ટોની લોઇડ જોન્સ અને તેમની ટીમે તેઓને હ્યૂમનેટેરિયન એજન્સીઓ humanitarian agencies માનવતાવાદીના આડતિયાનો વ્યવસાય માટે માર્ગદર્શિકા આપી છે કોની ભૂમિકા શું અને ક્યારે છે તેથી આ રિપોર્ટમાં તમે જોઈ રહ્યા છો કે તેમાં ડીસાસ્ટર રિસ્ક રિડકશન અને રીસપોન્સમાં disaster risk reduction and response આપત્તિ જોખમ ઘટાડવા અને પ્રતિસાદ બિલ્ટ એન્વાયરમેન્ટ પ્રોફેશનbuilt environment profession પર્યાવરણ નિર્માણનો વ્યવસાય આપેલું છે અને આ માર્ગદર્શિકામાં અનેક પડકારોને નોંધ લીધી છે ઉદાહરણ તરીકે તમે એક આર્કિટેક્ટ પ્લાનર planner આયોજક તરીકે જોઈ શકો છો કે તેમાં વિવિધ બિલ્ટ એન્વાયરમેન્ટ પ્રોફેશન built environment profession પર્યાવરણ નિર્માણનો વ્યવસાય અને તેની જટિલતાની રજૂઆત છે તમે એક આર્કિટેક્ટની પૂર્વ લાયકાતથી આયોજક બની ગયા છે અને તેવી જ રીતે એન્જિનિયર પણ પ્લાનર બની શકે છે તેથી દરેક વ્યવસાય શું કરે છે અને તે એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે તેની ચોક્કસ સમજનો અભાવના કારણે વ્યાવસાયિકોના યોગદાન અને સ્થાનિક ધોરણે તેના સ્કેલને સમજવું એ એક ખૂબજ જટિલ પરિસ્થિતિ છે આપણા બિલ્ટ એન્વાયર્નમેન્ટ એજ્યુકેશનમાં built environment education પર્યાવરણ પુનનિર્માણનો અભ્યાસ ખાસ કરીને આર્કિટેક્ટ ટ્રેનિંગમાં આપણી પાસે સર્વેયીંગ surveying સર્વેક્ષણ અને લેવલીંગ અંગેની તાલીમ છે પરંતુ તે પછી તમે તમારી આર્કિટેક્ટની ટ્રેનિંગની ડેઈલિ પ્રેક્ટિસ daily practice દૈનિક પ્રયાસ અને નૉલેજનો કેવી રીતે ઉપયોગ કરીને ડીસાસ્ટર રિકવરી પ્રોગ્રામમાં disaster recovery program આપત્તિ પુનપ્રાપ્તિ કાર્યક્રમ ઇમ્પલિમેન્ટ implement અમલ કરી શકો છો અને તે કેટલી હદે ઉપયોગી છે અને ખરેખર સર્વેયર જેણે તેની ક્વાલિફિકેશન qualification લાયકાત છે તેની મર્યાદા અને તેની ભૂમિકા શું છે તથા એ એક વ્યક્તિની ભૂમિકા શું છે જેનો સૌથી નાનો ફાળો છે આમ આ બાબત તમે ખૂબ જાણો છો જે એક જટિલતા હતી બધું જ આંતરશાખાકીય હોવાના કારણે હંમેશાં ઓવરલેપ થાય છે તમે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ કે સર્વેયીંગ surveying સર્વેક્ષણ વિશે વાત કરી રહ્યા હોવ છો તો તેમાં પ્લાનિંગ અને અર્બન ડિજાઇનનો સમાવેશ થાય છે જે આર્કિટેક્ચરનો એક ભાગ છે આમ ઇન્ટરડીપેન્ડનસી ઓફ એક્સપર્ટીસ interdependency of expertise કુશળતાની આંતર વિલંબનતા અને વિવિધ શાખાઓમાંથી પ્રેક્ટિશનરોની practitioner શિખાઉ ટીમોને એકસાથે લાવવાની જરૂરિયાત છે આથી ત્યાં આપણે નિષ્ણાતોની વિવિધ ટીમો સાથે કામ કરવાની એક મોટી જરૂરિયાત હતી ઉપરાંત માહિતીનો અભાવ અને વ્યક્તિગત અથવા ટીમવર્ક ધોરણે બિલ્ટ એન્વાયર્નમેન્ટ પ્રેક્ટિશનર્સને built environment practitioners પર્યાવરણ નિર્માણ શિખનાર રોજગારી આપવી શું કોઈ ચોક્કસ વ્યક્તિને સંબંધિત કુશળતા અને અનુભવ હોવાની સંભાવના છે હકીકતમાં તમારે કઈ પ્રકારની માહિતી છે તે જોવાનું રહેશે ખાસ કરીને જ્યારે તમારે કોઈ એજન્સી ભાડે લેવી હોય અથવા કંઈક દસ્તાવેજ કરવા અથવા આવાસ મેપિંગની એક્સરસાઈઝmapping exercise નકશો તૈયાર કરવાની તાલીમ કરવા માટે આર્કિટેક્ટ્સ અથવા આયોજકોની ટીમ બનાવવી હોય ત્યારે જરૂર પડે છે આમ ત્યારે તેને કઈ પ્રકારની રિલેવન્ટ એક્સપર્ટ્સ relevant expertise સંબંધિત કુશળતા અને અનુભવ જોઈએ છે જેજોવુંપડેછે જોઆપણેક્યારેયયુનાઇટેડનેશન્સ યુ અથવા આગાખાન ફાઉન્ડેશન અથવા માનવતાવાદી આશ્રયના કાર્યક્રમો પર કામ કરી રહેલી કોઈ અન્ય એજન્સીઓની કોઈ ભરતીની વેબસાઇટ પર નજર કરીએ તો તેઓ વારંવાર વર્ણવે છે કે જો તમને માનવતાવાદી ક્ષેત્રે કામ કરવાનો અનુભવ છે તો કેટલા વર્ષોનો છે અમારી પાસે આનું પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે પછી ભલે તમે આર્કિટેક્ટ હોય કે પછી ભલે તમે ડોક્ટરેટ ઉમેદવાર હો કે ગમે તેટલી સમૃદ્ધ લાયકાત ધરાવતા હો પણ તેઓ તમારામાં એ શોધે છે કે આ સંદર્ભમાં તમે કામ કર્યું છે કે નહીં તમારી પાસે કેટલી એપ્રેન્ટિસશીપ apprenticeshipઉમેદવારી છે તેનો અર્થ એ છે કે રિઆલિટી ઓફ રિસ્ક ડીસાસ્ટરની reality of the disaster context આપત્તિ સંદર્ભની વાસ્તવિકતા સમજ પ્રોફેશનલ સમજનો આધાર રચે છે અનિશ્ચિતતા એટલે તેઓનો સંબંધિત ખર્ચ અને તેના માટે કેટલા સમય સુધી રોકાયેલા રહેવાની જરૂર જો તમારે કોઈ આર્કિટેક્ટ અથવા એન્જિનિયરને રોકવું હોય તો વ્યક્તિ કેટલા સમય સુધી રોકી શકો છો શું તો આખી પુનર્નિર્માણ પ્રક્રિયા દરમ્યાન છે તે રાહત તબક્કાથી માંડીને આપત્તિ પછીની પુનપ્રાપ્તિ અથવા આખા પુનર્નિર્માણના તબક્કા સુધી છે કોઈને કયા તબક્કામાં રોકાયેલા રહેવું જોઈએ કયા વ્યવસાયને કયા પોઈન્ટ સુધી રોકાયેલા રહેવાનું છે તે ચોક્કસ વ્યવસાયના પીકઅપ અને ડ્રોપ પોઇન્ટ્સ ક્યાં છે મુસાફરી ભાગીદારીની સ્થિતિ ક્યાં છે હકીકત એ છે કે આ જુદાજુદા વ્યવસાયો નામ અને સ્પેસિફિક એરિયા ઓફ એક્સપર્ટીસ specific area of expertise ચોક્કસ ક્ષેત્રમાં કુશળતા એક જગ્યાથી બીજી જગ્યામાં વેરી vary અલગ થતાં હોય અને જેમાં વ્યાવસાયિક કર્કશ દ્વારા ઘણી ગેરસમજો ઉભી થાય છે અહીં આ વિશિષ્ટ માર્ગદર્શિકા હાયગો ફ્રેમ વર્ક ફોર એક્શન Hyogo Framework for Actionક્રિયા માટે હ્યુગો ફ્રેમ વર્ક અને બિલ્ટ એન્વાયર્નમેન્ટની પ્રેક્ટિસ built environment practice પર્યાવરણ નિર્માણ માટેની તાલીમ લાવે છે જેમાં હાયગો ફ્રેમ વર્ક ફોર એક્શન Hyogo Framework for Actionક્રિયા માટે હ્યુગો ફ્રેમ વર્ક હેઠળ શું સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે અને તે બિલ્ટ પર્યાવરણ built environment પર્યાવરણ નિર્માણ પ્રથા સાથે કેવી રીતે સુસંગત છે અને તેમાં કઈ પ્રકારની પ્રવૃત્તિઓ જોવાની છે તે માર્ગદર્શક સિદ્ધાંતો વિશે વાત કરે છે પ્રથમ મુદ્દાની વાત કરી તો ખાતરી કરો કે આપત્તિ જોખમ ઘટાડો રાષ્ટ્રીય છે અને અમલના મજબૂત સંસ્થાકીય આધાર સાથે સ્થાનિક અગ્રતા છે હું મારો પોતાનો અનુભવ શેર કરવા માંગું છું જ્યારે હું ગુજરાતમાં દુર્ઘટના પુનપ્રાપ્તિ અંગે મારો આર્કિટેક્ચરલ થિસીસ કરતો હતો ત્યારે મારા ઘણા મિત્રોએ સલાહ આપી હતી કે તમે તે પ્રોજેક્ટ કેમ લઈ રહ્યા છો શું તમને ખરેખ રતે વ્યવસાયમાં ફ્યુચર future ભાવિ દેખાય છે અને તમારે કોઈ દુર્ઘટનાની રાહ જોવી નહીં પડે કારણ કે મારા સમય દરમિયાન આ ક્ષેત્રમાં એકસાથે કામ કરવા માટે આટલા મોટા પ્રવેશદ્વારો અને વિવિધ શાખાઓ છે કે કેમ તેની જાગૃતિ ન હતી અને ત્યારબાદ ત્સુનામી પછી ઘણી બધી રાજ્યસરકારો અને રાષ્ટ્રીય સરકારો અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેઓએ ભાર મૂક્યો છે કે સ્થાનિક પ્રાધાન્યતાની સાથે તેને રાષ્ટ્રીય અગ્રતા પણ હોવી જોઈએ અને એક મજબૂત સંસ્થાકીય નેટવર્ક હોવું જોઈએ અને ત્યાં જ રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટની disaster management આપતી વ્યવસ્થાપન રચના કરવામાં આવી છે અને પછી તમે ત્યાં રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીને disaster management authority આપતી વ્યવસ્થાપન સત્તા જોઈ શકો છો તમારી પાસે ડિસ્ટ્રિસ્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ district disaster management રાજ્ય આપતિ વ્યવસ્થાપન છે તેથી રાષ્ટ્રકક્ષાથી રાજ્યકક્ષા સુધી છે તમારી પાસે સ્થાનિક સ્તર છે કે જ્યાં સમગ્ર વંશવેલો સ્થાપિત થઈ ગયો જ્યારે આ બધાએ ઇન્સ્ટ્રુમેન્ટલ લેવલ instrument levelસાધન સ્તર તથા સંસ્થાકીય સ્તર પર પણ કામ કરવું પડે છે જેમાં લેન્ડ યુઝ પ્લાનિંગ land use planningજમીનની ઉપયોગિતાનું આયોજન બિલ્ડિંગ કોડ્સ નિયંત્રણ પદ્ધતિઓ જે આપત્તિના જોખમને સંકટથી ઘટાડવું વગેરેનો સમાવેશ થાય છે ઉપરાંત યોગ્ય ઝોનિંગ zoning વિભાગ અને બિલ્ડિંગ રેગ્યુલેશન building regulations મકાનના નિયમો યોગ્ય અમલ વિગેરે સુનિશ્ચિત કરવું ભારતમાં 1991ની ત્સુનામી સુધી કોઈને પણ કોસ્ટલ રેગ્યુલેશન ઝોનનું coastal regulation zone દરિયાકાંઠાના નિયમન ક્ષેત્ર મહત્વ સમજાયું ન હતું અને તેમાં 19 વખત સુધારો કર્યા છતાં તે લોકો એટલા ગંભીર નથી અને તેઓ હજું દરિયાકાંઠે મકાન બાંધકામ કરે છે અને તેના કારણે તે જ સ્થાને નીચાણમકાન વિસ્તારોના ઘણા મકાનોને નુકસાન પહોંચ્યું તેથીકોઈએ આ નીતિસ્તરની નિર્ણય લેવાની પ્રક્રિયા ના મહત્વને અને તે કેવી રીતે સ્થાનિક સ્તરે અમલીકરણની વ્યૂહરચના પર લઈ શકાય છે તે સમજવું પડશે ત્યાં જ આપણે બિલ્ડિંગની સલામતી અને હોસ્પિટલો અને વીજમથકો જેવી મહત્વપૂર્ણ સુવિધાઓના રક્ષણ વિશે વાત કરીએ તો તે વ્યવસાયિકોની કુશળતા તરફ જ સીધુ દોરે છે તેથી આપત્તિની તાત્કાલિક અસર હેઠળ તમારે એ પણ જોવું પડશે કે તમે લોકોની સુરક્ષા કેવી રીતે કરી શકો છો હોસ્પિટલો શાળાઓ અથવા તમે જ્યાં તેમને મૂકી શકો છો ત્યાં કઈ સુવિધાઓ છે ત્યાં સ્વચ્છતા કેવીક છે તાત્કાલિક પ્રતિસાદ સરળ બનાવવા આ બધું શીખવવું પડશે આપત્તિના જોખમોને ઓળખી મૂલ્યાંકન અને તેનું નિરીક્ષણ કરીને પ્રારંભિક ચેતવણીમાં વધારો કરવો તેથી એક જોખમ મૂલ્યાંકન પ્રક્રિયાને ધ્યાનમાં લેવી પડશે જે હું વિચારું છું કે તેની આખા કોર્સમાં આપણે ઘણા લેક્ચરમાં lecture પ્રવચનો તેની વાત કરી છે કે તે જોખમ અસેસમેન્ટ assessment મૂલ્ય આંકણી પ્રક્રિયા પર કેન્દ્રિત છે જે વ્યવસ્થિત હઝાર્ડમેપિંગ જોખમ માહિતી સંગ્રહ પર આધાર રાખે છે તથા પ્રોન એરિયા prone area ભરેલું ક્ષેત્ર અને ઇનુનડેશન મેપ inundation map તળાવ નકશો કેવી રીતે ઐતિહાસિક સ્તરે જોખમમાં છે તેના વિશે વાત પણ કરે છે અને તુર્કીમાં સર્વેયરો surveyer સર્વેક્ષણો કેટેલોગ catelog સૂચિપત્ર તૈયાર કરે છે અને દેશભરમાં મકાન બાંધકામ વિશે વિગતવાર માહિતી ઉપલબ્ધ કરે છે તેથી તેઓ એક કેટેલોગ catelog સૂચિપત્ર બનાવે છે કે જેમાં પ્રદેશનો કયો ભાગ ભૂકંપથી અસરગ્રસ્ત છે જેમાં તે ક્ષેત્રમાં ફોલ્ટ લાઇન જાય છે અને આ પ્રકારના કેટેલોગ catelog સૂચિપત્ર કોઈ પણ સ્થાનિક સત્તા માટે કામ કરવા માટે તથા આપત્તિ સજ્જતાની યોજનાઓના અર્થપૂર્ણ ઉકેલો મેળવવામાં મદદ કરશે તથા તેમાં શાળાઓ ઘરો અને કાર્યસ્થળોને લક્ષ્ય બનાવવાની વાત પણ કરી છે ત્રીજો સિદ્ધાંત નૉલેજ નવીનતા અને શિક્ષણનો ઉપયોગ તમામ સ્તરે સલામતી અને સ્થિતિસ્થાપકતાની સંસ્કૃતિ બનાવવા માટે છે તેથી આપણે સેકટોરલ sectorial ક્ષેત્રીય સમજ વિશે પણ વાત કરવાની જરૂર છે એન્જિનિયરો આર્કિટેક્ટ્સ અને સર્વેયરોની surveyor સર્વેક્ષણકારો સેકટોરિયલ sectorial ક્ષેત્રીય તાલીમ પણ તમે તે મને કેવી રીતે આપવી તે જાણો છો NGO દ્વારા કૌશલ્ય વિકાસ કાર્યક્રમોને તમે તે હન્નર્ષલાના સ્થળે જોઈ શકો છો તેઓ કેવી રીતે ગ્રામીણ સમુદાયોને તાલીમ આપે છે જેથી તેઓ કુશળતાની સાથે રોજગારને પણ સુરક્ષિત કરી શકે અને તેઓ તેમનું જીવનનિર્વાહ વધારી શકે તેથી બાંધકામ ઉદ્યોગમાં ખાસ કરીને જોખમગ્રસ્ત વિસ્તારોમાં સલામતી અને સ્થિતિસ્થાપકતાની સંસ્કૃતિનો તે આવશ્યકભાગ બને છે અંતર્ગત જોખમના પરિબળોને ઘટાડવો તેમાં ફક્ત બિલ્ડિંગ પર આવતા હઝાર્ડ જોખમની વાર્તા નથી કરવાની પરંતુ આપણે પર્યાવરણીય સંચાલન વિશે પણ વાત કરવી છે કેવી રીતે મોટું ક્ષેત્ર કુદરતી આપત્તિથી સંબંધિત જોખમોને ઘટાડી શકે છે તે બધા ચિકન ઇંડાની વાર્તા સમાન છે તમે જાણો છો એ પ્રમાણે કંઈક મોટું કરવા જતાં તે નાની વસ્તુને અસર કરે છે આપણે વાતાવરણમાં પરિવર્તન વિશે વાત કરીશું શું આબોહવા પરિવર્તન અનુકૂલન અને આપત્તિના જોખમ ઘટાડા વચ્ચે કોઈ સંબંધ છે તથા પાંચમો સિદ્ધાંત તમામ સ્તરે અસરકારક પ્રતિસાદ માટે આપત્તિ સજ્જતાને મજબૂત બનાવો તેથી આપત્તિ સજ્જતા અને પ્રતિસાદમાં પ્રેક્ટિશનરોની મુખ્ય ભૂમિકા હોય છે અને તેનું કામ કોઈપણ વિનાશના માનવ અને આર્થિકખર્ચ અને કયા પ્રકારનાં સમારકામ અને પુનર્નિર્માણ માટે ખર્ચ થશે તે દર્શાવવાનો છે અને સ્થાનિક કુશળતા કેવી રીતે પ્રાપ્ત કરવી સંસાધનો કેવી રીતે પ્રાપ્ત કરવાં તેથી આ બધી વસ્તુઓ તેમાં જ આવે છે જ્યારે આપણે બિલ્ટ પર્યાવરણ વિશે વાત કરીએ છીએ ત્યારે તે માર્ગદર્શિકા બિલ્ટ પર્યાવરણનું વર્ણન કરે છે જેને સામાન્ય ટર્મ્સમાં terms ભાષામાં હ્યૂમન human માનવ વસાહતો મકાન અને માળખાકીય સુવિધા પરિવહન પાણીઊર્જા કચરો અને સંબંધિત સેવાઓનો સંદર્ભ આપે છે અને તેમાં વાણિજ્યિક મિલકત બાંધકામ ઉદ્યોગો તથા બિલ્ટ પર્યાવરણ અને તેને સંબંધિત વ્યવસાયો પણ શામેલ છે તેથી જ્યારે આપણે પ્રોફેશનલ professional વ્યાવસાયિક વિશે વાત કરીએ છીએ તો પ્રોફેશનલ professional વ્યાવસાયિક કોણ છે ત્યારે તેમાં બિલ્ટ એન્વાયર્નમેન્ટ પ્રોફેશનલbuilt environment professional પર્યાવરણ નિર્માણની ધંધાદારી શબ્દનો સમાવેશ થાય છે જેમાં આપણે મુખ્યત્વે ટેકનિકલ સપોર્ટ સર્વિસ technical support services તકનીકી સહાયક સેવાઓ કન્સલ્ટેશન consultation પરામર્શ અને બ્રીફિંગ ડિઝાઇન પ્લાનિંગ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ઇમ્પ્લિમેનટેશન implementation અમલીકરણ સાથે સંકળાયેલા પ્રેક્ટિશનરો તરીકે ઓળખાય છે ઉપરાંત મોનિટરિંગ અને મૂલ્યાંકન અધ્યયન સહિત તકનીકી નિષ્ફળતાની તપાસ કરી શકે તેવું કોઈ વ્યક્તિ તેઓ સીધા ગ્રાહક દ્વારા અથવા આડકતરી રીતે કોન્ટ્રાક્ટર દ્વારા રોજગારી મેળવી શકે છે તેથી આ મોનિટરિંગ monitoring દેખરેખ અને ઍસેસમેન્ટ assesment આકારણીઓ સિવાય તેઓ પોલિસી policy નીતિઓ સ્ટાન્ડર્ડસ standards ધોરણો કોડ code કોડ અને રેગ્યુલેટરી ફ્રેમ વર્કસregulatory frameworks નિયમનકારી માળખાની રચના અને તેના અમલ સાથે ખૂબજ સંબંધિત છે જે હઝાર્ડથી જોખમો ઘટાડવા અને પ્રસારના ભાગ સિવાય કેવી રીતે આના પર નિર્ણાયક પ્રભાવ ધરાવે છે બિલ્ટ પર્યાવરણ વ્યવસાયિકો કેવી રીતે ટ્રેનિંગ training તાલીમ અને પ્રોફેશનલ એડ્યુકેશન professional education વ્યાવસાયિક શિક્ષણ અને સંશોધન દ્વારા જ્ઞાનનો પ્રસાર કરે છે તેથી આપણી પાસે એક્સપર્ટીસનો expertise કુશળતા એક સમૂહ છે સર્વેયરો surveyors સર્વેક્ષણકારો ઇજનેરો આર્કિટેક્ટ્સ અલબત્ત આર્કિટેક્ચરલ વ્યવસાયમાં જોડાયેલ અને આપણી પાસે બીજા એક બિલ્ડર અને ક્લાયન્ટ client ગ્રાહક પરંતુ આપત્તિ સંદર્ભમાં તે અલગ અલગ સંદર્ભ સાથે બદલાય છે તેથી મુખ્ય પ્રશ્ન એ છે કે કઈ કુશળતાનો ઉપયોગ ક્યારે કરવો આ એક ખૂબ જ મૂળભૂત પ્રશ્ન છે જેના વિશે આ આખી માર્ગદર્શિકા વાત કરે છે તેથી આ માટે ટીમ સમજી ગઈ છે કે કોઈપણ આપત્તિ સંચાલનને સમજવાની પ્રક્રિયાને કેવી રીતે જોઈ શકાય છે તેઓએ 7 તબક્કાઓની ઓળખ કરી છે એક રિસ્ક risk જોખમ અને વુલનેરબીલીટી અસેસમેન્ટ vulnerability assessment નબળાઈ આકારણી રિસ્ક રીડક્શન risk reduction જોખમ ઘટાડવાનું અને મિટીગેશન mitigation ઘટાડવું ડીસાસ્ટર પ્રીપેરડ્નેસ disastar preparedness આપત્તિસજ્જતા અને પ્રિ ડીસાસ્ટર પ્લાનિંગ pre disaster planning આપત્તિ પૂર્વેની યોજના ઇમરજન્સી રિલીફ emergency relief કટોકટી રાહત અર્લિ રિકવરીearly recovery વહેલી રિકવરી અને ટ્રાનજિશન transition સંક્રમણ રીકન્સ્ટ્રકશન reconstruction પુનર્નિર્માણ પોસ્ટ રીકન્સ્ટ્રકશન ડેવેલોપમેન્ટ post reconstruction development પુનર્નિર્માણ પછીનો વિકાસ રિવ્યૂ review સમીક્ષા અને ઓનગોઇંગ રીડક્શનongoing reduction ઘટાડો તેથી આપણે ત્યાંથી જ વાત કરીએ જ્યાં આપણે કોઈ લીટી દોરી છે તેથી આ વધુ પ્રિ છે અને તે પછી દરમિયાન અને પછી લાંબા ગાળાની તેથી આ રીતે તેઓએ આપત્તિ દરમિયાન વિનાશ દરમિયાન અને પોસ્ટ ડીસાસ્ટરની post disaster આપતિ પછી પ્રક્રિયા તરફ ધ્યાન આપ્યું અને તેને આવી રીતે પ્રક્રિયામાં વર્ગીકૃત કર્યું તેથી તમને આ કાલ્પનિક માળખાથી સમજણ મળી છે કે કેવી રીતે ડીસાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ disastar risk management આપત્તિ જોખમ સંચાલન અને અસરમાંથી સ્પાયરલ પ્રતિસાદ જેનાથી તમને ફક્ત થોડા દિવસો માટે રાહત થાય છે જેમકે તમને સુરક્ષિત રાખવા કાટમાળ અને પાણી સાફ કરવા તાત્કાલિક ખોરાક તાત્કાલિક પ્રતિસાદ તરીકે અને પછી ધીમે ધીમે તેઓ કેવી રીતે આજીવિકાને સુરક્ષિત કરે છે અથવા તેઓ તેમના કાર્ય પર કેવી રીતે આગળ વધે છે અથવા ટ્રાનજિશનમાં transition સંક્રમણ તેઓ કેવી રીતે પ્રારંભિક પુનપ્રાપ્તિ પ્રદાન કરે છે તથા કોઈ પુનર્નિર્માણના તબક્કાને જોઈએ અને તેના વિશે આપણે વાત કરીશું જ્યારે આપણે આ વિશે વાત કરીશું ત્યારે તમારે સમજવું પડશે કે આપણે કેવી રીતે સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટને sustainable development ટકાઉવિકાસ એકીકૃત કરી શકીએ અને ત્યાંજ આપત્તિ નિવારણ અને ટકાઉ વિકાસ તરફ ધ્યાન આપવું પડશે તેથી તમારે તે બનાવવું પડશે કારણ કે આ ફરીથી પુનરાવર્તન કરી શકે છે કારણ કે તેજ ઘટના ફરીથી અને ફરીથી તે જ સ્થળે આવી શકે છે તેથી કોઈ આને કેવી રીતે સમજી શકે અને તેના માટે કેવી રીતે યોજના બનાવી શકે કે જેથી તમે પછીથી આ જોખમોને ઘટાડી શકો તેથી તે એ જ છે જે એક વુલનેરબલ vulnerable સંવેદનશીલ સમુદાયોની રેસિલીન્સમાં resilience સ્થિતિસ્થાપકતા સુધારો લાવવાની કોશિશ કરશે અને વધુ જોખમો ઘટાડવા માટે ડીસાસ્ટર મેનેજમેન્ટની disaster management આપત્તિ વ્યવસ્થાપન પ્રક્રિયાની જાણ કરશે તેથી આ સાઇકલ ખરેખર સમય જતા અચીવ achieve પ્રગટ થતું બતાવે છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ disaster management આપત્તિ વ્યવસ્થાપન પ્રક્રિયામાં ટકાઉ વિકાસ પ્રાપ્ત કરવાની તક આપે છે તેથી તે વિશે વાત કરે છે કે જો તમે ટકાઉ વિકાસ પ્રાપ્ત કરવા માંગતા હો તો તમારે તે સમજવાની જરૂર છે કે આપત્તિ પૂર્વેની પરિસ્થિતિઓ કે જે સ્થાનિક સમુદાયોની સ્થિતિસ્થાપકતાથી આપત્તિ નિવારણના જોખમ અને નબળાઈઓ ઘટાડી શકી તથા ક્ષમતામાં વધારો કરવાના લક્ષ્ય સુધી પહોંચી શકાય તેથી ત્યાં તમારી તાલીમ અને તમારી તમામ નિર્માણ ક્ષમતા ધ્યાન કેન્દ્રિત કરવી પડશે જેથી તે સમુદાયોને ખરેખર મદદ થઈ શકે તો આ રીતે આ બધા 7 તબક્કાઓને સમયદ્વારા અને તે પછી 4 જુદા જુદા વ્યાવસાયિકો જેવા કે આર્કિટેક્ટ સર્વેયરો આયોજકો ઇજનેરો સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે આ એક પ્રકારનું માળખું છે જે તેઓ આખા માર્ગદર્શિકાને વર્ણવવાનો પ્રયાસ કરે છે ચાલો હવે થોડીક પ્રવૃત્તિઓ કરીએ જોખમ અને વુલનેરબીલીટી ઍસેસમેન્ટમાં vulnerability assessment નબળાઈ આકારણી કઈ કઈ પ્રવૃત્તિઓ શામેલ છે તેને વર્તમાન અને ભાવિ જોખમોની પ્રકૃતિ અને તીવ્રતા વિશે વાત કરી છે કે શું આપણે કોઈપણ ભૂકંપની આગાહી કરી શકીએ છીએ શું આપણે ત્સુનામીની આગાહી કરી શકીએ છીએ શું આપણે આ પ્રક્રિયામાં ભૂસ્ખલનની આગાહી કરી શકીએ છીએ અથવા તો એવા ક્ષેત્ર છે કે જ્યાં ભૂસ્ખલનની સંભાવના છે પરંતુ આ પ્રક્રિયામાં આપણે તેમને ખરેખર હોસ્પિટલો શાળાઓ જેવી સુવિધા આપી શકીએ છીએ કમ્પ્યુટર મોડેલિંગ સેટેલાઇટ ઇમેજ જીઆઈએસ જેવામાં વિવિધ તકનીકોનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે અને તેમાં સહભાગી સમુદાયનું જ્ઞાન તથા તેની નબળાઈ અને સામનો કરવાની ક્ષમતા પરના તેમના જ્ઞાનની ભાગીદારી પણ હોઈ શકે છે તેથી આ બધી વસ્તુઓ જોખમ અને વુલનેરબીલીટી ઍસેસમેન્ટ vulneriability assessment નબળાઈ આકારણી હેઠળ આવશે જો તમે આપત્તિઓના સામાજિક કારણો પર નજર નાખો તો ભગવાને કુદરતી વાતાવરણ આપ્યું છે અને પછી તમે જુઓ કે આ વાતાવરણ કેવી રીતે વહેંચાયેલું છે તેનું વિતરણ અવ્યવસ્થિતરૂપે વૈવિધ્યસભર છે તે તકો અને જોખમોનું અસમાન વિતરણછે દક્ષિણ અમેરિકામાં તેમની પાસે સોનાની સમૃદ્ધખાણો છે પરંતુ તેમની પાસે ફરીથી કેટલાક આપત્તિ અસરગ્રસ્ત વિસ્તારો છે એ જ રીતે દેશના અન્ય કેટલાક ભાગોમાં તેમની પાસે કંઈ નથી અને સ્રોત પણ ખૂબ ઓછા છે તેથી સ્પષ્ટપણે તેમની સારી તકો અને જોખમો વિશે વાત કરવામાં આવી છે અને પછી આસામાજિક પ્રક્રિયા અસમાન એક્સેસ નક્કી કરે છે જેમ કે જાતિ તથા ત્સુનામી પુનપ્રાપ્તિ સમયે પણ તમે નોંધ્યું છે કે ઘણી સ્ત્રીઓ મરી ગઈ છે કારણકે તેઓ તરવામાં અસમર્થ છે જો તે પશ્ચિમી ખંડના જુદા જુદા ભાગમાં થયો હોય તો તે એક અલગ કેસ હોઈ શકે છે કારણકે ત્યાં મહિલાઓ તરવાનું જાણે છે તેઓને શાળામાં ભણાવવામાં આવે છે જો તમે મધ્યપૂર્વમાં સાઉદીમાં પણ તે જ કરો તો તેમના પાસે પણ કૌશલ્યનો વિશાળ તફાવત છે કારણકે ત્યાં પણ સ્ત્રીઓ પર અમુક નિયંત્રણો છે તેથી સ્પષ્ટ રીતે તેમની પાસે જુદીજુદી તકો ચોક્કસ સંસાધનોની વિવિધ એક્સેસ વિવિધ વર્ગ વિવિધ લિંગ અને અપંગતા વિશેની વાત છે અપંગ લોકોનું શું શરણાર્થી ઇમિગ્રેશનની સ્થિતિ અને આપણે તેઓને કયા પ્રકારની સુવિધાઓ પ્રદાન કરીએ છીએ અને કેવી કરી શકતા નથી સામાજિક સિસ્ટમો અને શક્તિ સંબંધોની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય અને આર્થિક પ્રણાલીઓ છે તેથી આ આખું ચાર્ટ chart આલેખ જોખમોમાં વિવિધ પરિમાણો કેવી રીતે ફાળો આપે છે તે વિશે વાત કરે છે જો તમે આંકડાકીય પાસા વિશે વાત કરી રહ્યા છો તો રોગચાળા વિપત્તિના સંશોધન માટે સીઆરઈડી કેન્દ્રમાંથી આ વિશિષ્ટ કોષ્ટકમાં તમે જોશો કે દુષ્કાળની ધીમી અને ઝડપી એમ બંને શરૂઆત છે દુષ્કાળમાં 86 9 ની મૃત્યુ છે જ્યા તમે જોશો કે તે તીવ્ર દુર્ઘટના ખૂબ નજીવી છે તેવી જ રીતે તમે આ ડેટા પરથી જોઈ શકો છો કે રાજકીય હિંસાના મૃત્યુ 270 મિલિયન છે અને 62 4 છે અને હવે ટૂલ્સમાં પ્રગતિથઈછે એકસર્વેયરsurveyor સર્વેક્ષણ અને ભૂસ્તરશાસ્ત્રના લોકો જોખમી ભૂપ્રકાંડનું જોખમ ધરાવતા ક્ષેત્રને કુદરતી રીતે કેવી રીતે વિકસિત કરી શકે છે તથા ભૂમિતિ વિભાગની સહાયથી આ નકશો મારા પીએચ ના વિદ્યાર્થીએ વિકસિત કર્યો છે અને રિસ્ક રીડક્શન risk reduction જોખમ ઘટાડવું અને મિટીગેશન mitigation ઘટવું અહીં આપણે પહેલેથી જાણીતા જોખમોની નબળાઈને ઘટાડવા માટે કેવા પ્રકારની વ્યૂહ રચનાઓ અથવા નીતિલક્ષી અભિગમનો ઉપયોગ કરીને કેવી ફ્રેમ બનાવી શકીએ છીએ તેના વિશે વાત કરીશું તથા સંવેદનશીલ માળખાને કેવી રીતે મજબૂત બનાવવી હાઇ રિસ્કમાં બિલ્ડિંગની high risk building વધુ જોખમવાળું મકાન પ્રવૃત્તિને કેવી રીતે અટકાવવી જેથી આપણે સંપત્તિઓનું સંચાલન અને જાળવણી સાતત્ય સમુદાય આધારિત આપત્તિ સજ્જતા કરી શકીએ તેથી આ બધું કામ રિસ્ક રીડક્શન risk reduction જોખમો ઘટાડવા અને મિટીગેશન mitigation ઘટાડવું હેઠળ છે જેમ કે જ્યારે અમે બિલ્ડિંગના નિયમો વિશે વાત કરીએ છીએ જેમા તમે કંઈક અટકાવો છે અને હકીકતમાં કેસિડી જોહ્ન્સન બિલ્ડિંગ કોર્સ વિશે વાત કરી રહ્યા હતા તે પ્રમાણે ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા જૂથના દેશોમાં બિલ્ડિંગ કોર્સની જરૂરિયાત છે જેમાં આપત્તિ જોખમ ઘટાડવાની વાતો અંગે વૈશ્વિકઆકારણી અહેવાલ છે અને તે ખાસ કરીને જમીનના ઉપયોગના આયોજન અને મકાન માટેના નિયમનકારી માળખા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને જો તમે તેને જુઓ તો તે ઘણીવાર અસર પામતા અનૌપચારિક વસાહતો તથા મકાન અને બાંધકામના સ્તર વિશે વાત કરે છે જેમાં આયોજન અને જમીન સંચાલન વધુ છે તેથી તેઓએ આ બે અલગ અલગ સ્કેલને તેને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે અને આપત્તિની તૈયારી અને આપત્તિપૂર્વેની યોજનામાં આપણે તેના વિશે વાત કરી હતી એ પ્રમાણે તેઓને કઈ પ્રકારની કુશળતા હોવી જોઈએ અને તેની તૈયારી કેવી રીતે કરવી પડશે અને આપત્તિ પછી આપણે કટોકટીની પાણીપુરવઠા અને સેનિટેશન sanitation સફાઈ વિશે વાત કરવાની છે મને ખબર નથી કે હુધુદ ચક્રવાત તમારામાંથી કોઈને યાદ છે કે જેમાં રસ્તાઓ કપાઈ ગયા હતા અને દરિયાકાંઠાના વિસ્તારમાં ઘણા પીડિતોને પીવાનું પાણી પણ ન મળ્યું હતું કનેક્ટિવિટીના connectivity જોડાણ મુદ્દાઓને કારણે તેઓ કેટલીક મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ હતા તે જ રીતે કાશ્મીરના પૂરમાં જ્યાં એક કે બે અઠવાડિયા પછી એક રોગચાળા અને સ્થાનિક રોગ જેવી અલગ આફત આવી હતી કારણકે પાણી નીચે જવાથી ત્યાં વિવિધ મચ્છરો ઉછર્યા અને તેના કારણે વિવિધ રોગચાળાની અસર થઈ હતી કટોકટીની રાહતમાં કોઈએ લોજિસ્ટિક પ્લાનિંગ પર પણ ધ્યાન આપવું પડશે કે કામચલાઉ ટેન્ટ્સ ખોરાક આશ્રય અને કેવી રીતે પરિવહન પૂરું પાડવું તથા તેના માટેની સામગ્રી કેવી રીતે મેળવવી તથા પશુધન સુરક્ષિત છે કે નહીં તેની ખાતરીરાહત આશ્રયસ્થાનો અને આશ્રયસામગ્રી જેવા આ તમામ પાસાઓ તથા જો કંઇક થાય તો તેમની સુરક્ષા કેવી રીતે કરવી અને આપણી પાસે કયા પ્રકારની ટેમ્પરરી temporary હંગામી રચનાઓ છે અને તે કેટલો સમય લેશે આ બધી તૈયારી જરૂરી છે પ્રોજેક્ટનું આયોજન અને સંચાલન તેથી આ એક વ્યૂહાત્મક એક્શન પ્લાન action plan કાર્યયોજના છે અને આ તાત્કાલિક રાહતની પરિસ્થિતિઓ કેવી રીતે ચલાવવી કારણકે વિવિધ કલાકારો તે જગ્યાએ આવે છે એક સારું ઉદાહરણ લઈએ તો સર્વે કરનારા કેવી રીતે જીઆઈએસ આધારિત ડેટાબેઝનો ઉપયોગ કરીને ભવિષ્યના જોખમની ઘટનાઓની તૈયારી કરે છે પ્રારંભિક પુનપ્રાપ્તિ અને સંક્રમણમાં રાહત તબક્કે આગળ વધે છે ત્યાંજ આપણે શારીરિક પરિસ્થિતિઓના ઓડિટ અને તેની પ્રક્રિયા વિશે વાત કરીશું આ ગામ માટે કોને કેટલા મકાનો અને કયા ગામને કેટલી સગવડ આપવી અને કોને આપણે પ્રાધાન્ય આપવું આ તમામ ભાગોમાં વળતર પેકેજો સમુદાય સંસાધન મેપિંગ ઝડપી મકાનોની જરૂરિયાતો જમીન સર્વેક્ષણ અને સંપાદન સાથે ઝડપી મેપિંગ કસરતો વિશે વાત કરીશું કારણકે મુખ્ય મહત્વપૂર્ણ ભાગ અહીં છે કે જો આપણે કોઈ અસ્થાયી આશ્રય આપવાની ઇચ્છા રાખીએ તો તમે તે ક્યાં પ્રદાન કરો છો જગ્યા ક્યાં છે સલામત સ્થાન છે અને તેની સાથે વાટાઘાટો કેવી રીતે કરવી તેથી આ બધું જમીન સર્વેક્ષણ અને સંપાદનમાં આવે છે હાઉસિંગની જરૂરિયાત આખા ગામમાં કેટલા લોકો અથવા ફક્ત એવા લોકોનો સમૂહ જે ક્ષતિગ્રસ્ત છે આંશિક રીતે નુકસાન થયું અથવા સંપૂર્ણ નુકસાન થયું આમ આ સંપૂર્ણ ઑડિટની પ્રક્રિયા આગળ વધે છે અને ત્યાં કોઈએ જોવું પડશે ઉદાહરણ તરીકે જમણી બાજુ તમે સમાન પ્રકારની પ્રવૃત્તિઓ માટે જુઓ છો વળતર પેકેજના ભાગરૂપે આર્કિટેક્ટ મકાન સામગ્રી અને તકનીકીની પસંદગી પર સલાહ આપે છે એ જ રીતે સર્વેયરો surveyor સર્વેક્ષણો નાણાકીય વળતર પેકેજ વિશે વાત ક રેછે કુટુંબદીઠ રોકડ ખર્ચમાં સલાહ આપે છે તેથી એકમદીઠ આ ખર્ચમાં ઘણું ધ્યાન રાખવું પડે છે કારણકે તેની સાથે તેનું વધુ મૂલ્યાંકન અને ઍસેસમેન્ટ assessment મૂલ્ય આંકણી કરવાનું છે અને આયોજકો કે જે ગુણાત્મક ખર્ચ અને વ્યક્તિગત વિરુદ્ધ સેટલમેન્ટના settlement બંદોબસ્ત ફાયદા વિશે વાત કરે છે તેથી તેઓ ઓવરઓલ overall સદંતર પ્રક્રિયાની સાથે સાથે વ્યક્તિગત રીતે પણ જુએ છે અને અહીં તેઓ બાંધકામની પદ્ધતિ વિશે વાત કરે છે તમે જાણો છો કે કઈ પ્રકારની પ્રિફેબ પદ્ધતિઓ અથવા કેટલીક પરંપરાગત પદ્ધતિ જે આપણે ઉપયોગમાં લઈશું તેથી અહીં હું થોડા સમયમાં જ તેને બ્રીફ brief સંક્ષિપ્ત કરીશ તેથી તે જ રીતે આર્કિટેક્ટ્સ સામાજિક વિકાસ એજન્સીઓ સાથે મળીને સમુદાય જૂથો અને ઘરમાં સર્વે કરશે કારણ કે કોઈને તે હેબીટેટ મેપિંગ એક્સસરસાઈઝને habitat mapping exercise નિવાસસ્થાનની મેપિંગ કવાયત સમજવી પડશે જેમ કે થરાંગંબાડી બેની કુરિઆ કોઝ અને તેની ટીમ સમુદાયો સાથે કામ કરે છે ત્સુનામી ત્રાટક્યું ત્યારે જ તેઓ સમજી ગયા હતા કે જે એક્સિસ્ટીંગ existing હયાત ક્ષેત્ર છે તે નુકસાન બાદ મળવાનું પણ નથી તેથી તેમના સમુદાયના લોકોને સમાવેશ કરવો જરૂરી હતો અને તેથી જ્યાં કોને શું જોઈએ છે ત્યાં કોઈ સમયે કોઈ દસ્તાવેજ બાકી નથી તેથી તમારે તેનો રેકોર્ડ કેવી રીતે બનાવવો પડશે તેથી આ સમયે એક સર્વેયર surveyor સર્વેક્ષણ જ તેને જોઈ શકે છે અને પછી તે પાર્ટીસીપેટરી સર્વેસ participatory surveys સહભાગી સર્વેક્ષણો જુએ છે અલબત્ત તમે અહીં કેટલાક ઓવરલેપ જોઈ શકો છો જેમકે ઇજનેરો પાણીની સપ્લાય supply પહોચાડવું અથવા સેનિટેશન sanitation સ્વચ્છતા કેવી રીતે પૂરું પાડવું જેવી મહત્વપૂર્ણ સેવાઓની એક્સેસની access વૃદ્ધિ જોગવાઈ વિશે વાત કરે છે તેથી અહીંની જેમ તમે જોઈ શકો છો કે કોન્સેપ્ટ પ્લાનર્સમાં concept planers ખ્યાલ આયોજક જમીન સર્વે હાથ ધરવામાં આવે છે તેથી તેઓને આયોજકો જળ વિજ્ઞાન અને તકનીકી સાથે સંબંધ રાખવો પડશે તેથી જો તમે કોઈ ઇનુનડેશન મૅપ inundation maps નળાકારના નકશા વિકસાવી રહ્યા છો તો તમને તે નકશાનો ડેટા કેવી રીતે મળશે આમ હાઇડ્રોલોજિકલ મોડેલિંગ લોકો તમને કહેશે કે તેઓએ કરેલો ડેટા શું છે અને તમે તે કેવી રીતે તમારા મોડેલિંગમાં સમાવી શકો છો અને તે માહિતીપ્રદ નિર્ણય લેવાનું સ્તર કેવી રીતે હોઈ શકે છે તેથી આ સમગ્ર પ્રક્રિયા મલ્ટિડિસિપ્પ્લિનરી છે ઉદાહરણ તરીકે તમે ચક્રવાત હુધુદની તાત્કાલિક અસરમાં ક્ષતિગ્રસ્ત સંપત્તિની સૂચિ જોઈ શકો છો અને જે સમગ્ર આંકડાકીય માહિતી જિલ્લા કલેક્ટર કચેરીમાં આવી છે તેથી આ જ છે જેની જરૂરિયાતોનું ઍસેસમેન્ટ assessment આકારણી છે અને દાખલા તરીકે તેઓએ તે પણ ઓળખી કાઢયું કે કઈ બિલ્ડિંગને નુકસાન થયું છે કઈ આંશિક રીતે નુકસાન પામી છે કે જેનું સમારકામ કરી શકાય છે ઉદાહરણ તરીકે વળતર પેકેજમાં તેઓએ તે મકાન વિશે કહ્યું કે અમે તમને સમારકામ માટે 5000 રૂપિયા આપી રહ્યા છીએ પરંતુ શું તમને લાગે છે કે તેનો ખર્ચ 5000 રૂપિયા થશે તેથી હવે વાસ્તવિકતા એ છે કે આ બધા લોકો હજુ પણ એ જ મકાનમાં રહે છે કારણ કે 5000 તે લોકો માટે પૂરતા ન હતા અને એમાં તેની જરૂરિયાતને સમજવામાં કંઈક ખોટું થાય છે ત્રણ પરિવારો હજી પણ એ જ મકાનમાં રહે છે કારણ કે તે કઈ નજીવી રકમ નથી તેથી આમાં રાજકીય સ્થાનિક જેવા ઘણાં વિવિધ કારણો હોઈ શકે છે પરંતુ આ વાસ્તવિકતા છે તેવી જ રીતે સંક્રમણની પ્રારંભિક પુનપ્રાપ્તિમાં કોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા શારીરિક આયોજન વિશે વાત કરવાની હોય છે જો ત્યાં કોઈ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત છે ડુંગરાળ ભૂપ્રદેશો છે જેને નુકસાન થયું છે તેથી તેની જાળવણી દિવાલો કેવી રીતે બનાવવી આ બાબતોને કેવી રીતે નવીકરણ કરવી અને સંક્રમણ આશ્રય સ્થાનને કેવી રીતે બનાવવું અને તેમના કાયમી આશ્રયની રચના ન થાય ત્યાં સુધી તેમને કેટલા મહિના વધુ રહેવાની જરૂર છે સંપત્તિના હક અને દાવા જમીનની સીમા કેડસ્ટ્રલ સર્વે cadastral survey જમીનની માલિકી અંગેની આંકણી અને આર્થિક દાવા જેણે દાવો કર્યો છે કે તેણે આ ગુમાવ્યું છે તેનો વીમા ભાગ છે તેથી આ આખી પ્રક્રિયામાં અહીં તમે આર્કિટેક્ટ્સને એસ્ટાબ્લીશ ધ ફૂટપ્રિન્ટ ઓફ ધ ડ્વેલિંગ establish the footprints of the dwellings આવાસોના પગલાની સ્થાપના કરો અને અન્ય લાક્ષણિક કી ઇમારતોના પગલાની સ્થાપના અને સ્થાનિક વિસ્તારના લેઆઉટ layoutગોઠવણી સાઇટ પ્લાનિંગને મૂકવા અને આવક ધ્યાનમાં લેતા જોઈ શકો છો તેથી તેઓને સમુદાય સાથે જોડાવું પડશે તેઓને સમજવું પડશે કે કેવી રીતે ખુલ્લી જગ્યાઓમાં બિલ્ડીંગ નેટવર્ક ઊભું કરવું અને તે જ રીતે સર્વે કરનારા વિગતવાર કોંટુર લેવલ મેપિંગ contour level mapping કોંટુર સ્તરનું મેપિંગ પ્રદાન કરે છે અને અહીં તેઓને પરિવહન સુવિધા માટે આયોજકો તથા સેવાઓનાં મુખ્ય નેટવર્ક્સ વિશે વિચાર કરવો પડશે અને અહિં આપણે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઇનપુટમાં સિવિલના કામમાં એસ્ટીમેશન estimationઅનુમાન કોસ્ટીંગ costing ભાવ તથા કોન્ટ્રાકટ contract કરાર અને ટેન્ડરીંગની પ્રક્રિયા પર ધ્યાન આપવું પડશે તેથી આ રીતે સર્વેયર અને ઇજનેરો એકબીજા સાથે સંકલન કરશે અને રિકન્સ્ટ્રકશન સ્ટેજમાં પણ તે જ રીતે આપણી પાસે હાઉસ બિલ્ડિંગની ડિઝાઇન house building design આવાસ બિલ્ડિંગની રચના છે અને આમાં તમે વધુ આર્કિટેક્ટને ઇન્વોલ્વ involve ભાગ લેવો થતા જોઈ શકો છો કે તેઓ કેવી રીતે ડિઝાઇન માળખાગત અને મકાનની સીમાઓ વચ્ચેનું દેખરેખ અને ઇન્ટરફેસ પ્રશિક્ષણ ઓછી કિંમતના મોડેલોમાં સમુદાયનું યોગદાન અને દેખરેખ કેટલાક માર્ગદર્શન માળખાગત યોજના અને અમલીકરણ સલાહ અને તેની ડિલિવરી પ્રદાન કરી રહ્યા છે તેથીઉચ્ચ સ્તરની ગુણવત્તા અને સુવિધાઓને મૂળભૂત માળખાકીય સેવાઓ પ્રદાન કરવાની તકને જ બિલ્ટ બેક બેટર built back better ફરીથી સારી રીતે નિર્માણ કહે છે પુનર્નિર્માણએ નવીનીકરણીય ઊર્જા જળપરિવહન અને કચરાના માળખાને એકીકૃત કરીને ડિઝાઇન અને વિતરિત કરવાની મહત્વપૂર્ણ તક છે એકીકરણ અને ફાયદા ઉત્પન્ન કરી શકે છે તેથી હોનારતને હું ઘટના તરીકે સમજું છું જેને બિલ્ટ બેક બેટર built back better સારી રીતે નિર્માણ કરવાની તક માનવામાં આવે છે તેથી આપણે કચરાનું વ્યવસ્થાપન કેવી રીતે કરીએ છીએ એ જોવાની જરૂર છે તેથી તેઓને આપેલી 15 સેન્ટની જમીનમાં 300 ઘર ઇફેક્ટીવલી effectively અસરકારકરીતે કેવી રીતે બનાવવા તેનું આયોજન અને સંચાલન કરવાના તાલીમ કાર્યક્રમો પણ થાય છે તેથી આર્કિટેક્ટને અહીં ફરીથી સર્વેયરો surveyor સર્વેક્ષણકારો સાથે સંકલન કરવું પડશે અને જે એક માઈક્રો સ્તરનું સંકલન છે આમ માઇક્રો લેવલ સંકલન કાર્ય માટે તેમને ઇન્ટરફેસ કરવું પડશે અને પુનર્નિર્માણ પછીના વિકાસની સમીક્ષાનો છેલ્લો તબક્કો મોનીટોરીંગ monitoring દેખરેખ અને ઇવોલ્યૂશન evolution મૂલ્યાંકનછે અહીં લોકોની સમસ્યા એ છે કે તે એનજીઓનું નિર્માણ કરીને જતા રહે છે તો ત્યારબાદ તેનું રિવ્યૂ review અવલોકન કોણ કરશે તેનું આઉટકમ outcomeપરિણામ કેવી રીતે આવશે તેઓ પોતાના અનુભવ મુજબ તેની મુશ્કેલીને સુધારવા ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન face to face interaction સામ સામે વાતચીત તથા આર્કિટેકટને કૉમ્યૂનિટી community સમુદાય સાથે જોડાયેલું કેમ રાખવું અને તેમાં ક્રમાનુસાર સુધારા અને વિકાસની પ્રક્રિયા પર નિયંત્રણ કેવી રીતે રાખવું અને તે જ રીતે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ખર્ચ અસરકારકતા અને ડેપ્થ સર્વિસિંગ માટેની નાણાકીય સલાહ પર કામ કરે છે જો તેઓ કોઈપણ પ્રકારની આર્થિક સહાય લીધી હોય તો તેની સાથે સંકલન અને જાળવણીની સલાહમાં તેમની સાથે કોઓર્ડિનેશન coordination તાલમેલ કેવી રીતે કરવું તેથી ટૂંકામધ્યમ અને લાંબાગાળાની જાળવણી વ્યૂહરચનાઓ અને માળખાગત જાળવણી સલાહ અને ફરીથી પ્રશિક્ષણ બંને તરફ ધ્યાન આપવું જોઈએ તેથી આવતીકાલે જો કોઈ 5 વર્ષ પછી પણ નુકશાન થાય તો તેનું જવાબદાર કોણ તો તેના માટે એજન્સીએ કોઈ ચોક્કસ રસ્તો બનાવ્યો છે તેથી તમારે પ્રદર્શન અને તેના સલામતીના ભાગને જોઇને ઑડિટનું કામ કરવું પડશે તેથી આ આખી પ્રોસેસને અહીં આર્કિટેક્ટ્સ સર્વેયરોમાં surveyour સર્વેક્ષણકારો વર્ગીકૃત કરવામાં આવે છે મને લાગે છે કે તમે આ અહેવાલમાંથી પસાર થઈ શકશો અને તે ચોક્કસપણે આ વિવિધ પ્રવૃત્તિઓ શું છે અને ક્યા વિવિધ વ્યવસાયો અને સમયના કયા ભાગમાં છે અને તેઓ તેમના દરેક કાર્ય સાથે કેવી રીતે સુસંગત થઈ શકે છે તે સમજવામાં મદદ કરશે હું આશા રાખું છું કે આ તમારા માટે મદદરૂપ થશે તમારો ખુબ ખુબ આભાર